આપણે ભૂખરી સપાટીઓ વચ્ચે વિકિરણ વિનિમય જોવા જઈ રહ્યા છીએ બરાબર તેથી ચાલો આપણે કહીએ કે એક ચારે તરફ દીવાલ વાળા માં N ભૂખરી સપાટીઓ છે બરાબર તમારી પાસે બંધમાં N ભૂખરી સપાટીઓ છે બરાબર હવે સવાલ એ છે કે આપણે કેવી રીતે લાક્ષણિકતા બનાવી શકીએ અથવા એક સપાટી અને અન્ય બધી સપાટીઓ વચ્ચે ચોખ્ખું વિકિરણ વિનિમય કેવી રીતે શોધી શકીએ તે પ્રશ્ન છે તો ધારો કે તે એક સ્થિર સ્થિત પ્રણાલી છે બરાબર જેનો અર્થ એ કે તાપમાન ટી 1 ટી 2 વગેરે સતત જાળવવામાં આવે છે તે સ્થિર સ્થિત પ્રણાલી છે અને તે સમતાપી છે સ્થિર સ્થિત સમતાપી પ્રણાલી છે અને 3 જી એ છે જો આપણે ધારીશું કે તે એક અપારદર્શક સપાટી છે તેથી જેનો સીધો અર્થ છે કે સંક્રમણ 0 છે તેથી ઘટનાની તેજસ્વિતા વિભાજન ફક્ત શોષણ અને પ્રતિબિંબ સ્થિતિઓ દ્વારા થાય છે અને જો આપણે ધારીએ કે તે એક ફેલાયેલી રેડિયોસિટી છે અને અમે કહ્યું કે તે ભૂખરી સપાટી છે જેનો અર્થ એ છે કે કોઈ એક ચોક્કસ શ્રેણી માટે λ ની ચોક્કસ શ્રેણી માટે α અને ε એ λ ના કાર્યો નથી બરાબર તો ચાલો આપણે એક સપાટી ને વિસ્તૃત કરીએ તો ચાલો આપણે કહીએ કે આ સપાટી i અને ઘટના તેજસ્વિતા છે તેજસ્વિતા જે દર પર આવે છે અથવા તે સપાટીને ફટકારી રહ્યો છે તે આ Ai વખત Gi છે તેથી Gi એ ચોખ્ખી ઘટના તેજસ્વિતા છે અને સપાટી પરથી નીકળતું ચોખ્ખું ઉત્સર્જન એ Ai વખત Ji છે જ્યાં Ji એ કિરણોત્સર્ગ છે જેમાં ઉત્સર્જન અને પ્રતિબિંબ બંને શામેલ છે નોંધ લો કે આ ભૂખરી સપાટી છે તેથી ત્યાં પ્રતિબિંબ હશે પ્રતિબિંબ 0 છે એવું માનવાનું કોઈ કારણ નથી તેથી હવે આપણે એ જ યોજનાકીય ચિત્ર ને થોડી અલગ રીતે ફરીથી દોરી શકીએ તેથી ધારો કે જો Ai Gi એ ઘટના તેજસ્વિતા છે તો પછી કેટલાક ભાગ હશે જે પ્રતિબિંબિત થાય છે જે Ai X પ્રતિબિંબ દ્વારા માં આપવામાં આવે છે જે ρi છે તેથી ρi એ Gi અને સપાટીના પ્રતિબિંબ નો ગુણાકાર છે તેથી પ્રતિબિંબની વ્યાખ્યા યાદ રાખો પ્રતિબિંબ એ કિરણોત્સર્ગ ની માત્રા છે જે પ્રતિબિંબિત થાય છે અને કુલ ઘટના તેજસ્વિતા દ્વારા વિભાજીત થાય છે તેથી iAiGi તમને કહેશે કે તેજસ્વિતા શું છે તે ઘટના પાછળથી પ્રતિબિંબિત થાય છે અને પછી જે શોષાય છે તે છે AiiGi તેથી તે કિરણોત્સર્ગ નું અપૂર્ણાંક છે જે તે સપાટી દ્વારા શોષાય છે અને આ Ji આવશ્યકરૂપે સપાટી પરથી ઉત્સર્જન ના કેટલાક શુદ્ધ ઉત્સર્જન અને પ્રતિબિંબનો સરવાળો હશે બરાબર તેથી JiEiiGi બનશે તેથી તે તે કિરણોત્સર્ગ છે જે તે સપાટીમાંથી નીકળતું ચોખ્ખું કિરણોત્સર્ગ છે તેથી માની લો કે હું સમતાપી પરિસ્થિતિઓને જાળવવા માંગું છું તેથી ધારણા નંબર 2 એ છે કે સપાટીઓ ચોક્કસ સ્થિર તાપમાન પર જાળવવામાં આવે છે બરાબર તેથી જો મારે સતત તાપમાન જાળવવું હોય તો ત્યાં થોડીક ઉષ્મા હોવી જોઈએ કે જે કાં તો સપાટી પરથી કાઢી નાંખવામાં આવે અથવા વિકિરણ વિનિમય ના આધારે સપાટી પર પહોંચાડવામાં આવે બરાબર તો qi જે સપાટી પર ચોખ્ખું વિકિરણ વિનિમય છે જે qiJi GiAi દ્વારા આપવામાં આવે છે બરાબર તેથી આ ચોખ્ખું ઉત્સર્જન છે જેમાં Ji નો સમાવેશ થાય છે તેથી ધ્યાનમાં રાખો કે Ji માં પહેલેથી જ પ્રતિબિંબ શામેલ છે તેથી ચોખ્ખું વિકિરણ વિનિમય qiJi GiAi છે બરાબર તેથી JiEiiGi અને GiiiGi છે તેથી તે પહેલાથી ગણતરી કરેલ છે તેથી હવે આપણે જાણીએ છીએ કે JiEiiGi છે પરંતુ આપણે કહ્યું કે સપાટી અપારદર્શક છે તેથી i શોષણ ની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકાય છે તેથી આપણે જાણીએ છીએ કે ii1 બરાબર તેથી તે Ei1 iGi હોવું જોઈએ બરાબર તેથી અહીંથી આપણે શોધી શકીએ છીએ કે GiJi Ei1 i બરાબર તેથી હવે જો આપણે તેને અહીં આ પદ માં બદલીએ તો તમને તે qiJi Ji Ei1 iAi મળશે બરાબર તેથી મેં હવે Gi ને ચોખ્ખા વિકિરણ વિનિમય માંથી દૂર કર્યું છે બરાબર તેથી હવે હું આને બીજગણિત ની રીતે થોડું વ્યક્ત કરી શકું છું તેથી qiEi iJi1 iAi હશે મેં ફક્ત 1 i નો ગુણાકાર કર્યો છે અને સમાન પદ ને રદ કર્યા છે અને તેથી તે qiEi iJi1 iAi છે આપણે કહ્યું હતું કે તે ભૂખરી સપાટી છે તેથી જેનો અર્થ એ છે કે i બરાબર શોષણકારકતા છે અને તે તરંગલંબાઇ ની તે ચોક્કસ શ્રેણી માં તે સપાટી ની ઉત્સર્જકતા સમાન છે બરાબર હવે જો તમે આ દાખલ કરો છો તો આપણે જોશું કે qiEi iJi1 iAi બરાબર તેથી Ei એ ચોખ્ખું ઉત્સર્જન છે તેમાં પ્રતિબિંબ શામેલ નથી તેથી તે સપાટીમાંથી ચોખ્ખું ઉત્સર્જન છે પરંતુ આપણે તે સપાટીના ગુણધર્મો ની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકીએ છીએ બરાબર તેથી આપણે જાણીએ છીએ કે ઉત્સર્જકતા એ તે સપાટીનો આંતરિક ગુણધર્મ છે જે બ્લેકબોડી સંબંધિત કિરણોત્સર્ગ દ્વારા ગુણાકાર થાય છે તે તાપમાને તમને જણાવે છે કે ચોખ્ખું ઉત્સર્જન શું છે બરાબર તો આપણે આ લખી શકીએ કે qiAiiEbi Ji1 i બરાબર તેથી આપણે આને ફરીથી લખી શકીએ છીએ કે qiEbi Ji1 iAii આ સ્વરૂપ કેના જેવું દેખાય છે વહન ના કેટલાક ખ્યાલોને યાદ કરો ચોખ્ખું પરિવહનઉષ્માનું પરિવહન દર Net transport heat transport rateતાપમાનનો તફાવતઅવરોધ તેથી તે એજ સ્વરૂપ ધરાવે છે જે તમે વહન માં અવરોધક ખ્યાલો માં જોયું છે બરાબર તેથી હવે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી તે ફરીથી એક વ્યાખ્યા છે તેથી વહન માં આપણે કહ્યું કે q∆TR વહન માટે તે પ્રણાલી દ્વારા રજુ કરે છે બરાબર હવે જ્યાં ∆T તાપમાનનો તફાવત છે તે ઉષ્મા ના વહન માટેનું ચાલક બળ છે એ જ રીતે કિરણોત્સર્ગ માટે ઉષ્મા પહોંચાડવા અથવા તે પદાર્થમાંથી ઉષ્મા દૂર કરવા માટેનું ચાલક બળ ખરેખર તે તાપમાનમાં બ્લેકબોડી કિરણોત્સર્ગ માં તફાવત છે જેમાંથી શુદ્ધ ઉત્સર્જન બાદ થાય છે તેથી આપણે વિકિરણ વિનિમય માટે વિકિરણ વિનિમય ને કારણે ઉષ્મા ના વહન માટે ચાલક બળ ની વ્યાખ્યા આપીશું તેથી જો આપણે ચાલક બળ ને Ebi Ji તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી જે રીતે વાહનમાં ચાલક બળ તરીકે આપણે વાહન ચલાવવાની શક્તિના તાપમાનના તફાવતને વ્યાખ્યાયિત કરીએ છીએ તેવીજ રીતે Ebi Ji તરીકે વિકિરણ વિનિમય ને કારણે ઉષ્મા ના વહન માટે ચાલક બળ ની વ્યાખ્યા આપી શકાય છે તેથી એકવાર આપણે તે કરીશું તો આપણે તેને અવરોધ ના ખ્યાલ ની દ્રષ્ટિએ તેને સરળતાથી રજૂ કરી શકીએ છીએ જો Ebi અને Ji 1 iAii છે આ અવરોધ નો અર્થ શું છે તેથી નોંધ લો કે વહન માં આપણે કહ્યું હતું કે અવરોધ એ વહન ને કારણે ઉષ્મા ના વહન માટે પ્રણાલી દ્વારા આપવામાં આવેલ અવરોધ છે અહીં સંગ્રહ કરેલી ઉષ્મા ની ક્ષમતાના સંદર્ભમાં આ શું રજુ કરે છે તેથી આ શું રજુ કરે છે તે કયા અવરોધને પ્રતિબિંબિત કરે છે આ જથ્થો અહીં જુઓ કદાચ હું તમને સંકેત આપીશ તેથી 1 D પ્રણાલી માં વહન અવરોધ RLKA છે બરાબર તેથી તેમાં વાહકતા ની લંબાઈ નું માપ વાહકતા છે તેમાં શું સમાયેલું છે Student Refer Time 1238 ઉત્સર્જકતા તેથી તે શું પ્રતિબિંબિત કરે છે Student If the resistance Refer Time 1244 everything like Refer Time 1247 તેથી તમારે તફાવત સમજવો પડશે આ એક આડછેદ નું ક્ષેત્રફળ ની પ્રક્રિયા છે બરાબર જ્યારે આ સપાટીના ક્ષેત્રફળ ની પ્રક્રિયા છે તેથી આ તે અવરોધ છે જે ચોખ્ખા વિકિરણ માટે સપાટીના ગુણધર્મો દ્વારા આપવામાં આવે છે જે સપાટી દ્વારા શોષાય છે અથવા સપાટી દ્વારા ઉત્સર્જન કરે છે તેથી જો q સકારાત્મક છે તો ત્યાં ચોખ્ખા વિકિરણ હશે જે સપાટી દ્વારા ઉત્સર્જન થાય છે અને જો આ q નકારાત્મક છે જે ચોખ્ખા વિકિરણ બનશે જે સપાટી દ્વારા શોષાય છે બરાબર તેથી આ અવરોધ આવશ્યકરૂપે સૂચવે છે સપાટી દ્વારા રજુ કરવામાં આવતા અવરોધ શું છે જે તે સપાટીથી વિકિરણ વિનિમય માટેની સપાટીના ગુણધર્મો છે તેથી તમારે અવરોધ વહન માં અવરોધનો ખ્યાલ અને વિકિરણ માં અવરોધ નો ખ્યાલ વચ્ચેનો તફાવત સમજવો પડશે તેથી આ બે પદાર્થ વચ્ચે વિનિમય છે હવે આપણે કહીએ કે ત્યાં એક ચારે તરફ દીવાલ છે બરાબર તમારી પાસે N પદાર્થ છે જે ખરેખર ચારે તરફ દીવાલ માં હાજર છે તેથી આપણે માળખા નો ખ્યાલ માં તે કેવી રીતે રજૂ કરીશું આપણે તે આગળ જોવા જઈ રહ્યા છીએ તેથી N સપાટીઓ ચારે તરફ દીવાલ માં ભૂખરી સપાટીઓ દ્વારા લાયક છે બરાબર તેથી સપાટી દ્વારા પ્રાપ્ત ચોખ્ખી તેજસ્વિતા શું છે આપણે ચોખ્ખા કિરણોત્સર્ગ એક્સચેંજ ને પ્રમાણિત કરી શકતા નથી બધી N સપાટીઓમાંથી જો આપણે જાણતા નથી કે ચોખ્ખી ઘટના તેજસ્વિતા શું છે તે ખરેખર કોઈ સપાટી દ્વારા પ્રાપ્ત થાય છે તો નોંધ લો કે આ એક ચારે તરફ દીવાલ માં મૂકવામાં આવેલી N સપાટીઓ છે આપણી પાસે N સુધીની સપાટીઓ છે બરાબર તેથી સપાટી i દ્વારા પ્રાપ્ત થયેલ ઘટના તેજસ્વિતા શું છે તો ચાલો 1 સપાટી લઈએ બરાબર તેથી કિરણોત્સર્ગ ઉત્સર્જન કરે છે ચોખ્ખું તેજસ્વિતા કે જે સપાટી દ્વારા ઉત્સર્જન થાય છે તે Ai વખત Ji દ્વારા આપવામાં આવે છે અને i એક ચારે તરફ દીવાલ માં 1 થી N તરફ જાય છે તેથી i મી સપાટી દ્વારા પ્રાપ્ત થયેલ કુલ તેજસ્વિતા શું છે તે બરાબર છે કે અહીં સરવાળો આવવાનો છે કારણ કે ત્યાં 1 સપાટી માંથી કેટલાક તેજસ્વિતા મળ્યા છે કેટલાકને 2 માંથી કેટલાક 3 વગેરે માંથી મળ્યા છે તેથી ત્યાં એક સરવાળો હોવો જોઈએ તે સરવાળો એટલે શું તેથી તે સરવાળો હશે AiGij1NAjFjiJi બરાબર તેથી જે 1 થી એન તરફ જઇ રહ્યો છે તેથી આ તે કિરણોત્સર્ગ છે જે j મી સપાટી દ્વારા ઉત્સર્જન થાય છે અને બધા j ઉપરનો સરવાળો કરીને તેને અટકાવવામાં આવે છે બરાબર તેથી જો j ની સપાટી j હોય પછી સપાટી j માંથી બહાર આવે છે તે કિરણોત્સર્ગ AjJj છે અને તેમાંથી કયા અપૂર્ણાંક સપાટી દ્વારા દોરી જાય છે જે અનુરૂપ દૃશ્ય પરિબળો દ્વારા ગુણાકાર કરે છે બરાબર તેથી તે બધી સપાટીઓથી પ્રાપ્ત થવાનું છે જે એક ચારે તરફ દીવાલ માં હાજર છે તેથી i મી સપાટી પર ચોખ્ખી ઘટના તેજસ્વિતા 1 થી N તરફ જતા દરેક સપાટીમાંથી જે પણ અપૂર્ણાંક પ્રાપ્ત થશે તેનો સરવાળો હશે તેથી સવાલ એ છે કે તેમાં શોષાયેલ ભાગને કેવી રીતે સમાવવો જોઈએ જે આપણે સપાટી 3 દ્વારા જે મેળવ્યું છે તે શામેલ કરવું આવશ્યક નથી જે સપાટી 1 માંથી ખરેખર ઉત્સર્જન કરે છે તેનો અપૂર્ણાંક શું છે આપણે શોષાયેલી માત્રાને પ્રતિબિંબિત કરવા ઉર્જા નું સંતુલન લખવા જઈશું અને આપણે જે કહી રહ્યા છીએ તે છે ઘટના ના તેજસ્વિતા ની ચોખ્ખી રકમ શું છે આપણે હજી સુધી સમતાપી પ્રણાલી ની શરત લગાડી નથી પરંતુ આપણે તે કરવા જઇ રહ્યા છીએ બરાબર તેથી આપણે ફક્ત કહ્યું હતું કે તેજસ્વિતા ની ચોખ્ખી માત્રા કેટલી છે જે કોઈપણ સપાટી દ્વારા પ્રાપ્ત થાય છે જો મને ખબર હોય કે સપાટી પરથી ચોખ્ખું ઉત્સર્જન શું છે તે પોતે જ ઉત્સર્જન થાય છે અને જે કંઈ પણ ઘટનામાંથી પ્રતિબિંબિત થાય છે તેનો સરવાળો છે જો હું તે જાણું છું તો પછી સપાટી i દ્વારા પ્રાપ્ત થયેલા કેટલાક ભાગો હોવા જોઈએ અને તે બધી સપાટીઓનો સરવાળો મને કહેવા જઈ રહ્યો છે કે સપાટી i દ્વારા ખરેખર પ્રાપ્ત થયેલ કિરણોત્સર્ગ શું છે હું એટલું જ કહું છું બરાબર તો ચાલો હું ફરીથી સમજાવું તો ધારો કે તમારી પાસે બે સપાટી છે સપાટી 1 અને સપાટી 2 છે તેથી હું તેને સપાટી 1 અને સપાટી 2 કહું છું બરાબર તો ધારો કે તે સપાટીમાંથી નીકળતું ચોખ્ખું ઉત્સર્જન Ai વખત Ji છે બરાબર તેથી આ સપાટી દ્વારા ઉત્સર્જન કરવામાં આવતા રેડિએશન ની કુલ રકમ છે સાચું હવે આ ઘટનાના કિરણોત્સર્ગ ને કારણે તેના દ્વારા ઉત્સર્જન વત્તા જે પણ પ્રતિબિંબિત થાય છે તે શામેલ છે બરાબર હવે તેનો થોડો ભાગ હોવો જોઈએ જે સપાટી 2 દ્વારા પ્રાપ્ત થાય છે તેથી શું પ્રાપ્ત થાય છે તેથી હું તેને A1J1 કહીશ તેથી તે A1J1F12 હશે ઉત્સર્જન નું અપૂર્ણાંક જે સપાટી 1 થી આવે છે અને સપાટી 2 દ્વારા પ્રાપ્ત થાય છે એ A1J1F12 છે હવે ચાલો આપણે કહીએ કે હું અહીં 1 વધુ સપાટી ઉમેરું છું હું 3 સપાટી ઉમેરીશ હવે અહીંથી ઉત્સર્જન A3j3 હશે બરાબર તેથી સપાટી 2 દ્વારા પ્રાપ્ત થયેલ કોઈપણ અપૂર્ણાંક 3 માંથી A3J3F32 છે તેથી આ બધાંનો સરવાળો સપાટી 2 ની કુલ ઘટના રેડિએશન છે તે જ રકમનો સરવાળો છે બરાબર બીજો કોઈ પ્રશ્ન Student Refer Time 1921 તેથી આપણે એમ કહીએ કે qinetAiJi Gi તેથી તે જે પણ ઘટના છે અને જે તે સપાટી દ્વારા ઉત્સર્જન થાય છે તે વચ્ચેનું ચોખ્ખું વિકિરણ વિનિમય છે હવે આપણે જાણીએ છીએ કે AiGi એ સરવાળા દ્વારા આપવામાં આવ્યું છે જે આપણે હમણાં જ મેળવ્યું છે બરાબર તેથી તે હશે qinetAiJi J1N AjFjiJj હશે તેથી હવે આપણે જાણીએ છીએ કે J1NFij1 આ પદ શું છે બધા દૃશ્ય પરિબળો નો સરવાળો 1 છે બરાબર તે સંરક્ષણ ગુણધર્મ છે કારણ કે તે 1 ની બરાબર છે તેથી હવે હું અહીં તે પદ મૂકી શકું છું તેથી તે qinetAiFijJi J1N AjFjiJj હશે તેથી qnetiAiFijJi AjFjiJj હશે પરંતુ આપણે પારસ્પરિક સંબંધો થી જાણીએ છીએ બરાબર આપણે જાણીએ છીએ કે AiFij એ AjFji છે તેથી આપણે પારસ્પરિક સંબંધો ને જોડીએ છીએ તમે જોશો કે તે qnetiJ1NAiFijJi Jj હશે આ સરવાળો બધા J ઉપર છે બરાબર તેથી ચારે તરફ દીવાલ માં સપાટી i અને અન્ય તમામ સપાટીઓ સાથે આ ચોખ્ખુ વિકિરણ વિનિમય છે નોંધ લો કે આ qnetiEbi Ji1 iAii સમાન છે બરાબર આ તે છે જે આપણે થોડા સમય પહેલાં મેળવેલ છે તેથી 1 પદાર્થ અને અન્ય તમામ પદાર્થ વચ્ચેના વિકિરણ વિનિમય ને લીધે ચોખ્ખું વિકિરણ વિનિમય તમને અહીં આ પદ આપશે અને આ પદ અહીં છે જ્યાં ખરેખર એક સ્થિતિ છે કે બધી સપાટી એક સમતાપી સ્થિતિમાં જાળવવામાં આવે છે બરાબર તેથી જ્યારે તમે તે બધા પદ માં મૂકો છો ત્યારે તમે જોશો કે ચારે તરફ દીવાલ માં વ્યક્તિગત સપાટીઓ વચ્ચેનું વિકિરણ વિનિમય તે સપાટીના ગુણધર્મ સપાટીના ગુણધર્મથી સંબંધિત હોઈ શકે છે અને તે આ પદ માંથી આવે છે તેથી આપણે હવે પછી ના વ્યાખ્યાન માં એક અવરોધ માળખું વિસ્તૃત કરવા જઈ રહ્યા છીએ જે આપણે એક સપાટી માટે દોર્યું હતું અને ચારે તરફ દીવાલ માં ઉપલબ્ધ બધી સપાટી સાથે વિકિરણ વિનિમય શોધવા માટે અવરોધ નો ખ્યાલ કેવી રીતે વાપરવો તે જોશું તેથી આપણે તે પછીના વ્યાખ્યાનમાં શરૂ કરીશું